આપસૌનું ફરી સ્વાગત છે છેલ્લાં વિડિઓ માટેની સમસ્યાઓને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીશું તેથી આ ઉષ્મા સમીકરણની ઉપયોગિતા નું તાપમાન શોધી શકો છો તેથી એકવાર જયારે તે સ્થાયી અવસ્થા એ પહોંચે ત્યારે આપણે તેનો ઉકેલ શોધવો પડે છે એટલે કે તમે આ બાઉન્ડ્રી કંડિશન તરીકે કેવી રીતે રજૂ કરીએ તે જોઈશું તેથી આ 2 પરિમાણીય લાપ્લાસ સમીકરણ uxxuyy0 છે તેથી આ xyD છે અને ચાલો આપણે અમુક ડોમેઈન Dને અહીં લઈએ અહીં બધા ડોમેઈન્સ હોવી જોઈએ તેથી તેનો અર્થ એ છે કે મૂળભૂત રીતે તેનું ડોમેઈન માં લાપ્લાસ સમીકરણને ધ્યાનમાં લઈએ છીએ તેથી આ Dએ બિંદુ અને સાથેની એક લંબચોરસ પ્લેટ છે જ્યાં aતેની લંબાઈ છે અને b તે લંબચોરસની ઉંચાઈ છે તેથી દેખીતી રીતે આ a થી b હશે તેથી આ તે જ તમારી પાસે લંબચોરસ પ્લેટ છે અને અહીં તમારી પાસે આ ડોમેઈન અંતર્ગત લાપ્લાસ સમીકરણને તે સંતોષે છે અને તમારે ડોમેઈન D ની બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ડેટા આપવા પડશે તો ચાલો આપણે આ બાઉન્ડ્રી ને B કહીએ તો હું શું કરું છું કે હું આ બાઉન્ડ્રીને નિશ્ચિત તાપમાન પર જાળવવાનો પ્રયાસ કરું છું અને ઉદાહરણ તરીકે ux0f1xછે બરાબર અને પછી અહીં uxbf2xઉપરછે અને u0yg1 અને uayg2 છે બરાબર આ બાઉન્ડ્રી કંડિશન છે કે જ્યાં x∈ અને y∈ છે તો આપણે આ બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યાને કેવી રીતે ઉકેલી શકીએ તો એની શ્રેષ્ઠ રીત એ ચલોના વિભાજન દ્વારા તેને ઉકેલવી એ છે તેથી તે માટે બે વિરુદ્ધ બાઉન્ડ્રીને શૂન્ય બાઉન્ડ્રી કંડિશન હોવી જોઈએ બરાબર તેથી તેનો અર્થ એ છે કે તમારી પાસે કાં તો g1y g2 અથવા f1xf2x માંથી કોઈપણ એક શૂન્ય હોવું જોઈએ તેથી જો તમે ગણતરીઓ ઘટાડવા માંગતા હોવ તો આપણે શું કરીએ છીએ કે અહીં આ f1xf2x0 કરીએ છીએ અને ડાબી અને જમણી બાઉન્ડ્રી પર આપણે ડેટા આપી શકીએ છીએ પરંતુ તેમાં હું એકને શૂન્ય આપું છું અને બીજી બાજુએ y નું વિધેય છે બરાબર તેથી જો તમે તેમ કરો તો કારણ કે તે એક રેખીય સમસ્યા છે તેથી તમે ખરેખર આ સમસ્યાને 4 બીજી સમસ્યામાં વહેચી શકો છો કે જે uu1u2u3u4 છે અને પછી u1 u2 u3 અને u4 ડોમેઈન D માં લાપ્લાસનાં સમીકરણને સંતોષે છે અને તે એ જ ડોમેઈન છે કે જેને આપણે u માટે લીધું છે હવે તમારે ફક્ત બાઉન્ડ્રી માટે જ વિચારવાનું છે તેથી હવે પેટા સમસ્યામાં u1 માં ડાબી અને જમણી બાજુએ બાઉન્ડ્રી કંડિશન અનુક્રમે u10y0 અને u1ayg2 છે જ્યારે ઉપર અને નીચે તે u1x00 અને u1xb0 છે એ જ રીતે પેટા સમસ્યા u2 માટેની બાઉન્ડ્રી કંડિશન u20yg1 u2ay0 u2x00 અને u2xb0 છે અને પેટા સમસ્યા u3 માટે તે u30y0 u3ay0 u3x0f1 અને u3xb0 છે અને પેટા સમસ્યા u4 માટે તે u40y0 u4ay0 u4x00 અને u4xbf2 છે હવે જો તમે આ બધી પેટા સમસ્યાને જોડો તો આ પણ લાપ્લાસ સમીકરણને સંતોષશે કારણ કે તે એક રેખીય સમીકરણ છે બરાબર તેથી તમે આ બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યાને 4 નવી સમસ્યામાં એવી રીતે વહેચશો કે તે લાપ્લાસના સમીકરણને સંતોષે હવે u1 u2 u3 અને u4 લાપ્લાસ સમીકરણ અને બાઉન્ડ્રી ડેટાને સંતોષે છે અને તમે માત્ર તેને વ્યવસ્થિત વહેચ્યાં છે તેથી જો તમે u1 u2 u3 અને u4 માટેના તમામ બાઉન્ડ્રી ડેટા ભેગા કરો તો તે તમને u માટે બાઉન્ડ્રી ડેટા આપશે અને u1 u2 u3 અને u4 લાપ્લાસ સમીકરણને સંતોષે છે તો તે પણ લાપ્લાસના સમીકરણને સંતોષે છે તેથી જો તમે આ સમસ્યામાંથી કોઈ એકને ઉકેલી શકો તો પછી તમે અન્ય સમસ્યાનું નિવારણ લાવી શકો છો તેથી જો તમને આ બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યા કે જેની 4 બાજુંએ શૂન્ય ન હોય તેવી કોઈ સમસ્યા આપવામાં આવે તો તમે આ 4 સમસ્યાને ઉકેલી શકો છો અને તમે તે બધાં 4 ઉકેલોને ઉમેરો તો તે તમને આ બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યાનો ઉકેલ આપશે તો આપણે એક જોઈશું તેથી ચાલો આપણે u1 થી શરુંઆત કરીએ તો આપણે v માટે આ સમસ્યા લખીશું તો ચાલો આપણે આને u1xy ને v કહીએ તેથી vxxvyy0 xy લંબચોરસ ડોમેઈન vx00 vxb0 v0y0 અને vayg2 માં છે કે જ્યાં y∈છે તો આપણે આ બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરીશું તેથી ચલને વિભાજીત કરીને તમે તેનો ઉકેલ મેળવો તો vxyXx Y ઉકેલ શૂન્ય ન હોય તેવો ઉકેલ થશે હવે તમે તેને લાપ્લાસ સમીકરણમાં મૂકો તો તમે Xx YXx Y0 મેળવશો ફરીથી તે જ પ્રક્રિયા કરો કારણ કે આ પણ શૂન્ય નથી તમે તેને બંને બાજુએ v વડે વિભાજીત કરી શકો છો તેથી તમે XxXYY મેળવો છો હવે તમે જોઈ શકો છો કે એક બાજુ x નું વિધેય છે અને બીજી બાજુ y નું વિધેય છે તેથી તે અચળ પરિમાણો હોવાં જોઈએ તો ચાલો આપણે તેને કહીએ અને તેથી આ લાપ્લાસ સમીકરણ બે સામાન્ય વિકલ સમીકરણો બની જાય છે અને તેમાનું એક XxλXx0 છે અને બીજું Yy λYy0 છે બરાબર હવે જો તમે આ શૂન્ય બાઉન્ડ્રી અવસ્થા ને લાગુ કરો છો તો vx00 કે જે Xx Y00 આપે છે અને તે Y00 સૂચવે છે કારણ કે Xx શૂન્ય હોઈ શકે નહીં કારણ કે તે x નું વિધેય છે તેથી અન્ય બાઉન્ડ્રી અવસ્થા vxb0 એ Xx Yb0 આપશે અને જે મને Yb0 આપશે તો આ સમસ્યા છે તેથી હવે શૂન્ય બાઉન્ડ્રી અવસ્થા તમને Y માટેની સ્ટર્મ લિઉવિલે સિસ્ટમ આપશે એકવાર તમને આ આઈગન મૂલ્ય મળે તો તમે અહીં XxλXx0 માટે આઈગન મૂલ્ય મૂકો અને Xn અને Yn નો સામાન્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરો તમે તેને ભેગા કરો અને તેને vn તરીકે મૂકો અને પછી vn ની સુપરપોઝિશન લો કે જે ઉપરની બે બાઉન્ડ્રી અવસ્થા સાથે લાપ્લાસ સમીકરણને સંતોષે હવે તમે બીજી બાઉન્ડ્રીની અવસ્થા v0y0 ને લાગુ કરો અને vayg2 ની જેમ આપણે તરંગ મેળવી શકો બરાબર તે એક પ્રક્રિયા છે તેથી Yy λYy0 એ સ્ટર્મ લિઉવિલે માં છે તેથી તમારી પાસે 1 1 Y છે અને દેખીતી રીતે આ Y00Y છે બરાબર તેથી આ પહેલેથી જ સ્વ ગોઠવણ w1 માં છે તેથી ડોટ પ્રોડક્ટ એ ઉકેલ માટે છે અને જેને તમે Ѱ ∶ 0bѰdy તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તે સ્વ ગોઠવણ સ્વરૂપે છે તેથી વાસ્તવિક છે અને તે સૂચવે છે કે 2 અથવા 0 અથવા 2 છે કે જ્યાં 0 હોય છે બરાબર અને આપણે આ ત્રણેય કિસ્સા પર નજર કરીએ તો 2 મને Yy 2Yy0 આપશે તેથી આનો સામાન્ય ઉકેલ Yyc1eμyc2e μy છે અને મને લાગે છે કે અગાઉ પણ આપણે તે ઉકેલ્યું હતું આપણે જોયું કે આ સંતોષતું નથી તેથી 2 એ આઈગન મૂલ્ય નથી બરાબર આપણે તે જ ફરી કરી શકીએ છીએ અને તેથી Y00 મને c1 c2 આપશે તેથી તમારો સામાન્ય ઉકેલ Yy2c1sinh μy છે હવે જો તમે Yb0 લાગુ કરો તો તે મને 2c1sinh μb 0 આપશે જે c10 ને સૂચવે છે કારણ કે 0 માટે sinh μy ≠0 છે તેથી તે Yy0 ∀yને સૂચવે છે તેથી આ સૂચવે છે કે 2 એ આઈગન મૂલ્ય નથી હવે તે જ રીતે તમે જોઈ શકો છો કે 0 એ પણ આઈગન મૂલ્ય નથી તેથી આ Yy0 છે તેથી Y એ ખરેખર સામાન્ય ઉકેલ તરીકે Yyc1yc2 છે અને Y0c20 તે Ybc1b0 થાશે જે મને c10 આપે છે એટ્લે કે Yy0થાય છે તેથી 0 એ આઈગન મૂલ્ય નથી તો હવે જે બાકી છે તે 2 છે તેથી જો તમે આમ કરો તો Yy2Yy0હોય છે અને તો તેનો સામાન્ય ઉકેલ Yyc1cos μy c2sin μy હોય છે હવે Y00 ને લાગુ કરો તો તે મને c10 આપશે હવે Yb0 મને c2sin μb 0 આપશે અને તેથી તમે અહીં એક બિન શૂન્ય ઉકેલ ઇચ્છો છો અને અહીં હમેંશા c1 શૂન્ય હોય છે અને c2 ને તમે બિન શૂન્ય હોય એવું ઈચ્છો છો તેથી sin μb 0 છે જે મને nπb આપે છે તેથી n એ 1 2 3 અને એ રીતે આગળ પણ હોય છે કારણ કે અહીં 0છે તેથી તમારું આઈગન મૂલ્ય n n22b2 છે કે જ્યાં n એ 1 2 3 અને એ રીતે આગળ પણ હોય છે બરાબર અને પછી આઈગન વિધેય આ ઉકેલ હોય છે કે જે Ynysin μy sin nπby છે અને આને તમે Yny કહો અને કારણ કે તે n પર આધાર રાખે છે તેથી તમે c21 લઈ શકો છો હવે તમે Xnx n22b2Xnx0ને ધ્યાનમાં લો આનો ઉકેલ એટલે કે તેનો સામાન્ય ઉકેલ XnxAnenπbxBne nπbx જે દરેક n બરાબર 1 2 3 અને એ રીતે આગળ માટે પણ સાચું હોય છે અને જ્યાં An અને Bn બે મનસ્વી અચળાંક છે જે દરેક n માટે છે તો અહીં તમારું vnxyXnx sin nπby શું છે તેથી આ તે ઉકેલ છે જે બે બાઉન્ડ્રી કંડિશન vx00 vxb0 v0y0 ને સંતોષે છે તેથી હવે તમે સુપરપોઝિશન લઈ શકો છો તો ચાલો આપણે તે vxyn1vnxyn1AnenπbxBne nπbx sin nπby ને લઈએ હવે તમે અન્ય બે બાઉન્ડ્રી કંડિશન લાગુ કરો છો જે v0y0 અને vayg2 છે જેને તમે An અને Bnમેળવવા માટે લાગુ કરો છો હવે તમે બાઉન્ડ્રી કંડિશન v0y0 ને લાગુ કરો તેથી આ મને n1vn0yn1AnBn sin nπby 0 આપશે તો આપણે આ AnBn કેવી રીતે મેળવીશું તેથી જો તમે આઈગન વિધેય સાથે બંને બાજુએ sin nπby ડોટ પ્રોડક્ટ લો તો તે મને AnBn0 ∀n આપશે તેથી તેનો અર્થ An Bn એ થાય છે તેથી જો તમે v માં મૂકો છો તો તે vn12Ansinh nπbx sin nπby બને છે તેથી આ હવે તેનો સામાન્ય ઉકેલ છે હવે તમે બીજી બાઉન્ડ્રી કંડિશન vayg2ને લાગુ કરો હવે આ માટે તમારો સામાન્ય ઉકેલ vayn12Ansinh nπba sin nπby g2 બને છે હવે ફરીથી An એ અચળાંક છે અને આ અચળાંકને તમે આઈગન વિધેયની બંને બાજુએ ડોટ પ્રોડક્ટ લાગુ કરીને મેળવી શકો છો તેથી 2Ansinh nπba 0bg2sin nπby dy0bnπby dy2b0bg2sin nπby dy છે તેથી છેદ b2 તરીકે મેળવવામાં આવે છે તો તમારે જેની જરૂર છે તે An છે તેથી તે An1bsinh nπba 0bg2sin nπby dy છે જે n બરાબર 1 2 3 અને એ રીતે આગળ પણ હોય છે તેથી આ સાથે An ને તમે તેને v માં મૂકો કે જે ઉકેલ છે અને જે હવે બધી બાઉન્ડ્રી કંડિશનને સંતોષે છે તેથી એ સૂચિત થાય છે કે આ An સાથેનો જરૂરી ઉકેલ છે તો આ રીતે તમે આ બાઉન્ડ્રી ડેટા સાથે લાપ્લાસ સમીકરણને ઉકેલી શકો છો તેથી તમારે અહીં બે વિરુદ્ધ છેડે ઓછામાં ઓછી બે બાઉન્ડ્રી કંડિશન જરૂરી હોય છે અને તે એકરૂપ હોવી જોઈએ અને તમારે ત્યાં શૂન્ય બાઉન્ડ્રી કંડિશન જોઈએ છે બરાબર તેથી આ રીતે તમે તેનો ઉકેલ મેળવો છો અને તેથી અહીં તમે શું કર્યું છે કે અહીં તમે જોઈતી સમસ્યાનો જ ઉકેલ મેળવ્યો છે તેથી તે જ રીતે તમે u2 u3 અને u4ને ઉકેલી શકો છો અને તમારો ઉકેલ u મેળવવા માટે તમે તેને ભેગા કરો છો આ રીતે તમે આ લંબચોરસ સમસ્યાને ડિરીક્લેટ બાઉન્ડ્રી અવસ્થા કહેવામાં આવે છે બરાબર જો તમે ફ્લક્સ કંડિશન ux આપો છો તો બાઉન્ડ્રી પર અવાહક અવાહક અવસ્થા હોય છે તેથી તમે બાઉન્ડ્રીને આધારે ux અથવા uy મેળવો છો અને કહો કે તે એક ન્યુમન બાઉન્ડ્રી કંડિશન છે તમે બાઉન્ડ્રી પર માત્ર u આપો છો અને આ ડિરીક્લેટ હોય છે જો તમે તેને ભેગા કરો તો તે રોબિન પ્રકાર તેમનું મિશ્રણ છે તેથી તે ∂u∂nu છે બરાબર તેથી જો તમે આ ડિરીક્લેટ બાઉન્ડ્રી કંડિશન આપો છો તો આપણે તેને ઉકેલીશું અને આપણે આ ન્યુમન બાઉન્ડ્રીની કંડિશન સાથે આપણે કેવી રીતે હોય છે તે જોવાનો પ્રયાસ કરીશું અને અહીં આપણે રોબિન કંડિશન સાથેની સમસ્યામાં નજર કરીશું નહીં તો ચાલો આપણે જોઈએ અને ચાલો આપણે એ નક્કી કરીએ તેથી આપણે તે જોઈ શકીએ છીએ તેથી હવે પછીનાં વિડિઓ માટે બાઉન્ડ્રી મૂલ્ય સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરીશું તેથી આગામી વિડિઓમાં આપણે તે જોઈશું આપસૌનો ખુબ ખુબ આભાર